નમસ્તે છેલ્લા કેટલાક સત્રોમાં આપણે સીવીપી સીમાંત ખર્ચ અંગે ચર્ચા કરી છે આપણે ઉત્પાદનોના મિશ્રણ જેવા વિવિધ પ્રકારનાં નિર્ણયો સાથે સંકળાયેલા કેટલાક કિસ્સાઓ પણ કર્યા છે પછી આપણે ઘણા બધા કિસ્સાઓ પણ જોયા છે જેમાં અંદાજોનો સમાવેશ થાય છે આજે આપણે આગળના ખૂબ જ રસપ્રદ વિષય પર જઈશું જે બજેટિંગ પર છે જેને ક્યારેક બજેટરી કંટ્રોલ કહેવામાં આવે છે આ વિષયનું સંક્ષિપ્ત સૂચકાંક છે જે આપણે પરિચય ઉદ્દેશો ફાયદાઓ ઘટકો અને વિવિધ પ્રકારનાં બજેટ વિશે અને પછી શૂન્ય બેઝ બજેટ સિસ્ટમ વિશે વાત કરીશું મને લાગે છે કે તમારામાંથી મોટા ભાગના લોકોએ બજેટ વિશે સાંભળ્યું હશે ક્યાં તો નાણાં પ્રધાન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ વિશે અથવા તમે જે કામ કરી રહ્યા છો તે તમારી પોતાની કંપનીમાં બનાવેલા બજેટ વિશે સાંભળ્યું હશે તેથી આ બજેટ કિંમત અને મેનેજમેન્ટ એકાઉન્ટિંગ ની એક તકનીક છે જેની વિશાળ ઉપયોગિતા છે અને આજે તે ખૂબ જ લોકપ્રિય તકનીક બની ગઈ છે અને જીવનના લગભગ તમામ ક્ષેત્રોમાં તેનો ઉપયોગ થાય છે તેનો ઉપયોગ કોર્પોરેશનો દ્વારા એનજીઓ દ્વારા સરકારી સંગઠનો દ્વારા વ્યાપક ધોરણે કરવામાં આવે છે અને તે એક નિયંત્રણ સાધન તરીકે આયોજન સાધન તરીકે ઉપયોગી બન્યું છે તેમજ નિર્ણય સાધન પણ ખૂબ જ રસપ્રદ ભાગ છે આપણે બીઇપી અથવા સીવીપી જેવી તકનીકો જોઇ છે પછી પીવી રેશિયો તેમાંથી મોટાભાગના નિર્ણય લેવામાં ઉપયોગી છે અહીં કેટલીક તકનીકો છે જેમ કે પ્રમાણભૂત કિંમત જે મોટે ભાગે નિયંત્રણ હેતુ માટે ઉપયોગી છે પરંતુ બજેટરી કંટ્રોલ એ એક ખૂબ જ વિશિષ્ટ તકનીક છે તે નિયંત્રણમાં બંને રીતે ઉપયોગી છે મુખ્યત્વે તે નિયંત્રણ માટે છે પરંતુ તે નિર્ણય લેવામાં પણ ઉપયોગી છે અને મેં અગાઉ કહ્યું છે કે તે જીવનના કેટલાક ક્ષેત્રમાં ઉપયોગી છે ચાલો બજેટ વિશે થોડી વધુ વાત કરીએ સૌ પ્રથમ તમે જાણો છો કે બજેટ અંદાજિત નિવેદન છે બજેટ હંમેશાં પછીના સમયગાળા માટે તૈયાર કરાય છે તેથી તે તમારા માટે એક પ્રકારનું લક્ષ્ય નક્કી કરે છે બજેટનો હેતુ ચોક્કસ લક્ષ્ય હાંસલ કરવાનો છે અને તમે વિવિધ બજેટ બનાવી શકો છો કારણ કે આપણે ખર્ચ વિશે વાત કરી રહ્યા છીએ તમને લાગે છે કે બજેટ મુખ્યત્વે ખર્ચ માટે છે પરંતુ તે આવક માટે પણ હોઈ શકે છે અથવા મૂડીના રોજગાર માટે કે જે રોકાણના હેતુઓ છે અને તેનો ઉપયોગ મુખ્યત્વે નિયંત્રણ માટે ધોરણ સ્થાપિત કરવા માટે થાય છે અને પછી આપણે વાસ્તવિક રેકોર્ડ કરી શકીએ છીએ અને આપેલ બજેટ અથવા પ્રીસેટ બજેટસાથે તેની તુલના કરી શકીએ છીએ હવે બજેટની આ વ્યાખ્યા છે કે આપેલ નાણાકીય અથવા માત્રાત્મક નિવેદન તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે અને આપેલ ઉદ્દેશ્યમાં હાજરી આપવા માટે તે હેતુ દરમ્યાન અનુસરવામાં આવતી નીતિના નિર્ધારિત સમયગાળા પૂર્વે મંજૂરી આપવામાં આવે છે તેથી જો હું કહું કે આવતીકાલે વરસાદ થવાની સંભાવના છે તો તે બજેટ છે તેને અંદાજ તરીકે ગણી શકાય પરંતુ તે ઘણા કારણોસર બજેટ નથી કારણ કે વરસાદ પડે તે માટે આપણે કોઈ ખાસ કાર્ય કરી નથી રહ્યા તે એક માત્રાત્મક પગલું નથી પરંતુ જો હું કહું છું કે 20 સેન્ટિમીટર વરસાદ થવાની સંભાવના છે તો શું તે બજેટ હશે હાજી પણ નહીં હા હવે તે માત્રાત્મક નિવેદન છે તે વરસાદ આવતા પહેલા બનેલું નિવેદન છે પરંતુ તે કોઈ ખાસ હેતુ સાથે સંબંધિત નથી માનો તમે વિદ્યાર્થીઓ તરીકે નક્કી કરો છો કે આપણે કોઈ ચોક્કસ કોર્સમાં 95 ટકાના ગુણ મેળવવા માંગીએ છીએ તે બજેટ હશે તે પ્રદાન કરી શકાય છે કે તે તમારું લક્ષ્ય છે અને કોર્પોરેટ માટે તેને પ્રાપ્ત કરવાની નીતિ છે ધંધા માટે સરકાર માટે દરેક સરકાર ચોક્કસ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે આ તકનીકનો ઉપયોગ કરે છે ધારો કે સેલ્સ મેનેજર કહે છે કે હવે અમે ખૂબ જ સખત મહેનત કરી રહ્યા છીએ અને આવતા મહિનામાં વેચાણમાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે તે બજેટ હશે એક નીતિ છે વેચાણ વધારવાનો પ્રયાસ છે તે બજેટ નથી કારણ કે તે કોઈ માત્રાત્મક નિવેદન નથી ફક્ત એટલું કહીને કે તે નોંધપાત્ર રીતે વધશે તે બજેટ બનાવશે નહીં ધારો કે વ્યક્તિ કહે છે કે અમારું વેચાણ 80 ટકા વધશે પછી તમે તેને બજેટ તરીકે લાયક ઠરાવી શકો પરંતુ જો તમે કહો કે વેચાણમાં 80 ટકાનો વધારો થશે તો પણ તે બજેટ નથી એક એવું કહેવું છે કે પાછલા મહિનાની તુલનામાં આવતા મહિનામાં વેચાણમાં 80 ટકાનો વધારો થશે કારણ કે ત્યાં એક નિર્ધારિત સમયગાળો હોવો જરૂરી છે અને તે કોડ પ્રાપ્ત કરવા માટે નીતિને સમજાવવી પડશે હવે બજેટરી કંટ્રોલ કારણ કે ફક્ત બજેટ ગોઠવવું પૂરતું નથી તમારે વાસ્તવિક રેકોર્ડ કરવી પડશે બજેટ સાથેના વાસ્તવિકની તુલના કરવી પડશે વેરિઅન્સ પર પહોંચવું પડશે અને સુધારાત્મક પગલાં લેવા પડશે આ બધા સાથે મળીને બજેટરી કંટ્રોલ તરીકે માનવામાં આવે છે તેથી બજેટરી કંટ્રોલ એ એક અર્થ છે તેનો અર્થ એ છે કે ત્યાં બજેટ ની સ્થાપના છે જેમાં તમે ચોક્કસ અધિકારીઓની જવાબદારીઓને ઠીક કરો છો કારણ કે જો લક્ષ્ય હાંસલ કરવું હોય તો તેને તોડી નાખવાની જરૂર છે એક વ્યક્તિએ જાણવું જોઈએ કે તે વિભાગમાં કોઈ વ્યક્તિગત વિભાગ શું કરવું જોઈએ જવાબદાર વ્યક્તિ અથવા નેતાએ શું કરવાનું છે આ બધું તૂટી જશે તેથી બજેટ પરિણામો કાં તો વ્યક્તિગત ક્રિયા દ્વારા સુરક્ષિત કરવા અથવા તેના પુનરાવર્તન માટે ઓછામાં ઓછો આધાર હોવો જોઈએ પછી બજેટરી કંટ્રોલ ની યોગ્ય પ્રક્રિયા પ્રાપ્ત થશે હવે બજેટ પ્રથમ ઉદ્દેશ્યના હેતુઓ અને પ્રાથમિક ઉદ્દેશ્યની યોજના છે કારણ કે બજેટ આવશ્યક તે યોજના છે તે લક્ષ્યો અથવા લક્ષ્યનો સમૂહ છે જે ઘણીવાર વ્યક્તિગત અને જૂથ ક્રિયાઓને દોરવા અને ધ્યાન કેન્દ્રિત કરવા માટે જરૂરી છે કારણ કે જ્યાં સુધી લક્ષ્યો યોગ્ય રીતે સેટ ન થાય ત્યાં સુધી આપણી ક્રિયાઓ તે દિશામાં કેન્દ્રિત નથી શું બજેટ સુનિશ્ચિત કરે છે તે અવધિ નિર્ધારિત હોય છે અને ધ્યેય નિર્ધારિત હોય છે અને તે માત્રાત્મક શરતોમાં મૂકવામાં આવે છે તેથી આયોજન માત્ર કર્મચારીઓને પ્રેરણા આપતું નથી તે એકંદરે નિર્ણય લેતા સુધારણામાં પણ સુધરે છે તેથી જો તે બજેટિંગ નો એક ભાગ હોય તો આખી યોજના પ્રક્રિયામાં નોંધપાત્ર સુધારો થયો છે તેથી તે બજેટ બનાવવાનું પ્રાથમિક ઉદ્દેશ છે પરંતુ બજેટિંગ ત્યાં અટકતું નથી આગળનું નિર્દેશન છે હવે વ્યવસાય ખૂબ જટિલ છે અને તેને ઔપચારિક દિશા અને સંકલનની જરૂર છે તેથી જો ઔપચારિક અંતિમ લક્ષ્ય પ્રાપ્ત કરવાનું હોય તો જે જરૂરી છે તે છે સંસાધનો યોગ્ય રીતે ચેનલાઇઝ કરવામાં આવે છે આપણી પાસે જુદા જુદા વિભાગો છે અથવા અલગ કાર્ય છે તેથી બજેટ માં કવાયતમાં દરેક કાર્ય માટે સંકલન કરવામાં આવે છે અને તે મુજબ સંબંધિત કામગીરીને દિશા નિર્દેશો આપવામાં આવે છે જેથી વ્યક્તિગત વિભાગોના લક્ષ્યો પણ પ્રાપ્ત થાય અને અંતિમ લક્ષ્ય પણ પ્રાપ્ત થાય ત્રીજું નિયંત્રણ કરે છે તેથી અમે આયોજન કર્યું છે અમે દિગ્દર્શન કર્યું છે હવે વાસ્તવિક કામગીરી રેકોર્ડ કરવામાં આવશે અને બજેટ કામગીરી સાથે તેની સતત તુલના કરવામાં આવશે જેથી પ્રતિસાદ પદ્ધતિ વિકસિત થાય જો આપણે આપણા લક્ષ્યોને સારી રીતે પ્રાપ્ત કરવામાં સક્ષમ થઈશું તો અમે અમારા પ્રયત્નો ચાલુ રાખવાનો પ્રયાસ કરીશું અથવા આગળ પ્રાપ્ત કરવા માટે અમારા પ્રયત્નો વધારીશું જો આપણે લક્ષ્યો પ્રાપ્ત કરવામાં સમર્થ ન હોઈએ તો આપણે કેટલીક સુધારાત્મક ક્રિયા કરવાની જરૂર છે તેથી અમારા પ્રયત્નોને તે મુજબ સુધારવામાં આવશે અને કટોકટીની પરિસ્થિતિમાં જ્યાં અમને લાગે છે કે પરિણામ પ્રાપ્ત કરવું અશક્ય છે અમે બજેટ માં સુધારો કરીશું આ બધું નિયંત્રણ પદ્ધતિનો એક ભાગ હશે તેથી આ ત્રણ દિશા નિર્દેશન અને નિયંત્રણની યોજના કરવાના મુખ્ય હેતુઓ છે હવે બજેટરી કંટ્રોલ સિસ્ટમના ફાયદા પ્રથમ એક વધુ સારું આયોજન છે અમે પહેલેથી જ જોયું છે કે આયોજન એ બજેટ નું આવશ્યક અને મહત્વપૂર્ણ ઘટક છે સારી યોજનાનો અર્થ થાય છે કે 50 ટકા કામ સિદ્ધ થાય છે બજેટ સુનિશ્ચિત કરે છે કે તે માત્રાત્મક દ્રષ્ટિએ છે તે સારી રીતે સંકલિત છે તેથી બજેટ માં વધુ સારું આયોજન થાય છે તે પછી ત્યાં સંસાધનોની ફાળવણીમાં સુધારો થયો છે કારણ કે દરેક વિભાગ અથવા વ્યવસાયના દરેક ભાગ અથવા દરેક કાર્યને તેમના પ્રયત્નોને સંકલન કરવાની જરૂર છે તેમને પૂરતા સંસાધનો પ્રાપ્ત કરવા જોઈએ તેમાંથી કેટલાક કદાચ વધુ સંસાધનોને બિનજરૂરી રીતે અવરોધિત કરી રહ્યાં છે બજેટ સુનિશ્ચિત કરે છે કે યોગ્ય અને ન્યાયી ફાળવણી થાય છે જેથી તમામ સંસાધનો અંતિમ લક્ષ્યની પ્રાપ્તિ માટે ચેનલાઇઝ થઈ શકે ત્રીજો એક લક્ષ્યોનો યોગ્ય સંપર્ક છે બજેટ ની ગેરહાજરીમાં વિભાગના કર્મચારીઓ અથવા કાર્યોમાં સ્પષ્ટતાનો અભાવ હશે કે તેઓ ધારે છે કે તેઓ શું પ્રાપ્ત કરે છે જો દરેક જણ કહે છે કે શ્રેષ્ઠ પ્રાપ્ત કરો શક્ય તેટલું પ્રાપ્ત કરો તે લક્ષ્યો અને લક્ષ્યોનો યોગ્ય સંચાર આપતું નથી આખરે જે કરવાનું છે તે બજેટ માં હાંસલ થઈ જાય છે અને સિસ્ટમનો દરેક વ્યક્તિ લક્ષ્ય અથવા વિતરણને યોગ્ય રીતે જાણે છે તેથી તે યોગ્ય સંચારનું કામ કરે છે આગળની એક તે મેનેજરોને કાર્યક્ષમ રીતે પ્રવૃત્તિઓ કરવા માટે સક્ષમ કરે છે કારણ કે હવે તેઓ જાણે છે કે શું પ્રાપ્ત કરવું છે તેથી તે પ્રાપ્ત કરવા માટે તેમની પ્રવૃત્તિઓ ચેનલાઇઝ થઈ શકે છે તેમાં વધુ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અથવા ઓછા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તે અંગે કોઈ અડધા હ્રદય નહીં આવે કારણ કે હવે જે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તે કાર્યક્ષમ રીતે થશે પછીનું એક તે યાર્ડસ્ટિક પ્રદાન કરશે કારણ કે સારું આયોજન કર્યા પછી તમે વાસ્તવિક રેકોર્ડ કરી શકો છો હવે કર્મચારીઓમાં હંમેશાં એવી લાગણી રહેશે કે તેઓએ પોતાનું સર્વશ્રેષ્ઠ હાંસલ કર્યું છે પછી ભલે તે પૂરતું સારું છે કે નહીં ત્યાં સુધી વ્યક્તિલક્ષી રહે નહીં ત્યાં સુધી તમે સારી રીતે નિર્ધારિત લક્ષ્યો મેળવી શકો બજેટ માં શું થાય છે ડિલિવરેબલ્સ સારી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે તેથી કોઈ પણ પ્રભાવને ખૂબ ઉદ્દેશ્યથી માપવા અને તેનું મૂલ્યાંકન કરી શકે છે કામગીરીના ઉદ્દેશ્ય મૂલ્યાંકન માટે તે ખૂબ જ સારી જગ્યા છે પછી તે વિચલનો છતી કરે છે તેથી વાસ્તવિક ડેટા ઉપલબ્ધ થતાંની સાથે તેની તુલના કરી શકાય છે કોઈ જાણી શકે છે કે તમે પ્રાપ્ત કરી રહ્યાં છો કે નહીં તે પ્રાપ્ત કરે છે અને તે તાત્કાલિક સમીક્ષા પ્રક્રિયામાં મદદ કરે છે કારણ કે જો લક્ષ્યો પ્રાપ્ત કરવામાં આવે છે તો તમે તમારા પ્રયત્નો ચાલુ રાખી શકો છો જો લક્ષ્યો પ્રાપ્ત ન કરવામાં આવે તો સુધારાત્મક પગલાં વધારે વિલંબ કર્યા વિના લઈ શકાય છે અને છેલ્લો મુદ્દો તે છે કે તે સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ સિસ્ટમ ના અમલીકરણ માટે યોગ્ય પરિસ્થિતિઓ બનાવે છે કારણ કે બજેટ ની સહાયથી તમે એવા ધોરણો બનાવી શકો છો કે જે કર્મચારીઓ અને વિભાગો માટે ઉદ્દેશ્ય લક્ષ્યો તરીકે સેવા આપી શકે હવે પછીનો મુદ્દો એ છે કે બજેટ એ ભાવિ નીતિઓ અને લક્ષ્યોને નિર્ધારિત કરવા માટેના વ્યવસ્થિત આધાર તરીકે કામ કરે છે કારણ કે વર્તમાન વર્ષનું બજેટ સામાન્ય રીતે આવતા વર્ષના બજેટ નો આધાર બને છે તે ખર્ચની સભાનતાની ભાવનાને ઉત્તેજિત કરે છે કારણ કે હવે ખર્ચનાં લક્ષ્યો જાણી શકાય છે તેથી કર્મચારીઓ ખર્ચ ઘટાડશે અથવા તેમની કિંમત નિયંત્રિત કરી શકશે અને તે જ સમયે લક્ષ્ય લક્ષી હશે ધ્યેય એ જાણીતું છે કે આપણે લક્ષ્ય માટેના પ્રયત્નો જાણીએ છીએ અને છેલ્લો મુદ્દો એ છે કે વિવિધ સ્રોતોનો કાર્યક્ષમ ઉપયોગ છે કારણ કે આયોજન યોગ્ય રીતે કરવામાં આવ્યું છે અને સમયસર રીતે અમલ અને સુધારાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે તેથી વિવિધ સંસાધનોનો અસરકારક ઉપયોગ છે તેથી આપણે બજેટરી કંટ્રોલ સિસ્ટમ ના વિવિધ ફાયદા જોયા છે હવે ચાલો ઘટકો જોઈએ હવે ચોક્કસ સમયગાળા માટે વ્યવસાયની નીતિ એ એક મુખ્ય બજેટ છે જે આખી કંપની માટેનું બજેટ છે અથવા ધારો કે તે સરકારનું બજેટ છે તે આખી સરકાર માટેનું બજેટ છે તે પછી કે મુખ્ય બજેટ વિધેયાત્મક બજેટ માં વહેંચાયેલું છે અથવા તૂટી ગયું છે જે કોઈ વિશિષ્ટ કાર્ય માટેનું બજેટ છે આ વિવિધ પ્રકારનાં બજેટ છે તે નિયત વિરુદ્ધ ફ્લેક્સિબલ તરીકે અલગ કરી શકાય છે વિધેયાત્મક વિરુદ્ધ માસ્ટર લાંબા ગાળાની વિરુદ્ધ ટૂંકા ગાળા અને છેલ્લો પ્રકાર શૂન્ય બેઝ બજેટ છે તેથી ફ્લેક્સિબલ બજેટ વિરુદ્ધ નિશ્ચિત પ્રથમ પ્રકાર છે હવે તમે નિયત બજેટ દ્વારા શું સમજો છો મને લાગે છે કે નામથી સ્વયં સ્પષ્ટીકરણકારક છે તમે કલ્પના કરી શકશો કે શું નિશ્ચિત હશે અહીં ધારણાઓ નિશ્ચિત છે અને કંઈક થવાની સંભાવનાનું એક નિશ્ચિત સ્તર છે તેના આધારે તમે બજેટ પર કામ કરી શકશો અને તેનાથી વિચલનોની ઘણી સંભાવના નહીં હોય જ્યારે ફ્લેક્સિબલ બજેટ માં તમે ગતિશીલ દૃશ્ય માની રહ્યા છો જ્યાં ધારણાઓ બદલાઇ શકે છે બજારોમાં નોંધપાત્ર ફેરફાર થવાની સંભાવના છે પ્રવૃત્તિના સ્તરમાં ફેરફાર થવાની સંભાવના છે બજેટ એટલું રચાયેલ છે કે તમારી પાસે વિવિધ સ્તરો માટે બજેટ બરાબર છે તેથી નિશ્ચિત બજેટ તે કોઈ ફેરફાર ન કરવા માટે બનાવવામાં આવ્યું છે તે પ્રવૃત્તિના સ્તરને વધારે મહત્વ આપતું નથી હવે નિયત ખર્ચ માટે આ વધુ ઉપયોગી છે હવે તે ગતિશીલ દૃશ્ય માટે ઉપયોગી નથી કારણ કે જો તમારી મજૂર સામગ્રીની કિંમત જો વેચાણના એકમોના પરિવર્તનના સ્તર મુજબ તમારી મુખ્ય કિંમત હોય તો તે ખર્ચમાં ફેરફાર થવાની સંભાવના છે તેથી ત્યાં નિશ્ચિત બજેટ ખૂબ યોગ્ય બનતું નથી હવે આ સમસ્યાનું સમાધાન એ ફ્લેક્સિબલ બજેટ છે હવે ફ્લેક્સિબલ બજેટ પ્રવૃત્તિઓના વિવિધ સ્તરો માટે જવાબદારી કેન્દ્રનું અપેક્ષિત પરિણામ બતાવે છે તેથી તે કહેવાને બદલે કે તમે 1000 યુનિટ પ્રાપ્ત કરી શકશો તેથી આ કિંમત છે તમે કહો કે જો 1000 એકમોનું વેચાણ થાય તો આ કિંમત છે જો 1100 આ કિંમત છે જો 1200 આ કિંમત છે તેથી તમે વિવિધ સંભવિત કૉલમ બનાવશો અને તે ફ્લેક્સિબલ બજેટ ની રચના છે તે સ્થિર બજેટની શ્રેણી છે હવે ફ્લેક્સિબલ બજેટ બનાવવા માટે ખર્ચને નિયત ચલ અને સમાન વેરિયેબલમાં વર્ગીકૃત કરવો જરૂરી છે કારણ કે હવે તમે પ્રવૃત્તિઓના વિવિધ સ્તરો શોધી રહ્યા છો અને ખર્ચ અલગ અલગ પ્રમાણે બદલાશે પ્રવૃત્તિઓ સ્તર હવે સામાન્ય રીતે સમયાંતરે એકમની સંખ્યામાં ફેરફાર થશે તેથી વિવિધ વ્યાપારી સંગઠનોમાં ફ્લેક્સિબલ બજેટ વધુ ઉપયોગી છે જો કે દૃશ્યની જરૂરિયાત મુજબ ચોક્કસ ઉદ્યોગો માટે અથવા સરકારી સંસ્થાઓ માટે લક્ષ્યો બદલાશે તેથી ત્યાં ફ્લેક્સિબલ બજેટ્સ પણ ખૂબ ઉપયોગી છે હવે વર્ગીકરણનો બીજો પ્રકાર જે કાર્યોના સંદર્ભમાં છે હવે દરેક કાર્ય મુજબ મુખ્ય બજેટ તૂટી ગયું છે અને અમે દરેક કાર્ય માટે એક બજેટ તૈયાર કરીશું જે કાર્યકારી બજેટ તરીકે જાણીતા હશે ઉદાહરણ તરીકે તમારી પાસે ખરીદી વિભાગ માટે ખરીદ બજેટ હશે જે સ્પષ્ટ કરશે કે કઈ વસ્તુના કેટલા એકમ અને કયા દરે કુલ કિંમત કેટલી હશે તેથી આવા પ્રકારનાં ખરીદ બજેટ્સ દરેક અઠવાડિયા અથવા દરેક મહિના માટે વિકસાવવામાં આવશે પછી વેચાણ બજેટ હશે તેથી માર્કેટિંગ ટીમ સંભવિત વેચાણનો અંદાજ કાડશે તેઓ તેને શક્યતા ભાવો પ્રાપ્ત થશે કે પુન પ્રાપ્ત થશે તે પ્રોડક્ટ લાઇન વેચાણ એકમોમાં તોડી નાખશે તેથી ત્યાં વેચાણ બજેટ હશે તે જ રીતે ઉત્પાદન બજેટ પ્લાન્ટ યુટિલાઇઝેશન બજેટ રોકડ બજેટ વગેરે હોઈ શકે છે શું તમે સ્લાઇડમાં નિર્દિષ્ટ કરેલા કરતા અન્ય કોઇ બજેટ વિશે વિચારો છો ઉદાહરણ તરીકે જો તમે મેન્યુફેક્ચરીંગ ઉદ્યોગમાં હોવ તો ત્યાં ફેક્ટરીના ખર્ચનું બજેટ હશે અથવા તમારી પાસે જાહેરાત જાહેરાત ખર્ચ બજેટ હોઈ શકે છે તમારી પાસે આર અને ડી બજેટ હોઈ શકે છે ઓછી મર્યાદા છે દરેક કાર્ય માટે જેમાં એક સંસ્થા કાર્યરત છે તમે કાર્ય માટે એક અલગ બજેટ બનાવશો જ્યારે મેં કહ્યું હતું કે અલગ બજેટ તે આખા બજેટ નો એક ભાગ છે પરંતુ તે ચોક્કસ વિભાગ માટે ચોક્કસ ભાગ આપવામાં આવે છે જે કાર્યકારી બજેટ તરીકે ઓળખાય છે હવે આ બજેટ્સ ને બદલામાં શારીરિક બજેટ્સ ખર્ચ બજેટ્સ અને નફો બજેટ્સ તરીકે જૂથમાં મૂકી શકાય છે હવે આ એક ભૌતિક બજેટ છે નામ સૂચવે છે કે તે માત્રા વિશે છે તેથી તે વેચાણ હોય કે ઉત્પાદન અથવા ઇન્વેન્ટરીઝ તે વેચાણના એકમો ઉત્પાદનના એકમો અને તેથી વધુ આપે છે જ્યારે તે માનવબળની વાત આવે છે ત્યારે તે કેટલા કર્મચારીઓ જરૂરી છે તે વિશે વાત કરે છે કે કયા પ્રકારની કુશળતા કેટલા કામો કેટલા કલાકો કામ કરશે જે શારીરિક બજેટ હશે પછી ત્યાં ખર્ચ બજેટ છે અહીં કુલ ખર્ચ નિર્દિષ્ટ થયેલ છે તે મેન્યુફેક્ચરિંગ કોસ્ટ એડમિન કોસ્ટ આર અને ડી કોસ્ટ હોઈ શકે છે જેને ખર્ચ બજેટ તરીકે ઓળખવામાં આવે છે તમારી પાસે નફો બજેટ પણ છે જ્યારે તમે આવકની તુલના કિંમત સાથે કરો ત્યારે તમને વિવિધ પ્રકારના નફો બજેટ મળશે પછી એક મુખ્ય બજેટ છે હવે આ બધા કાર્યાત્મક બજેટ્સ નું એકીકૃત બજેટ છે કારણ કે દરેક કાર્યાત્મક બજેટ એક બીજા સાથે સંકલન કરવાનો છે જેથી તમે તેનો સારાંશ બનાવી શકો સામાન્ય રીતે બજેટ પી અને એલ ખાતાની જેમ રજૂ કરવામાં આવશે અને તે ચોક્કસ વિભાગ વિભાગ માટે અથવા આખી કંપની માટે આગાહી કરેલ બેલેન્સશીટ તમે લાંબા સમયગાળાના બજેટ તરીકે ઓળખાતા સમયરેખા મુજબ બજેટ્સ ને પણ વર્ગીકૃત કરી શકો છો ખાસ કરીને કોઈપણ બજેટ જે એક વર્ષથી વધુનું હોય તે લાંબા ગાળાના હોય છે તેથી ઉચ્ચ કક્ષાએનું સંચાલન કેટલીક વ્યૂહાત્મક વિચારસરણી કરશે કે તેઓ કયા નવા પ્રોજેક્ટ શરૂ કરવા માગે છે શું મૂડી ખર્ચ સૂચવવામાં આવે છે આર અને ડી તેઓ આ પ્રકારના બજેટ શું કરવા માગે છે તે સામાન્ય રીતે 3 વર્ષ 5 વર્ષ 10 વર્ષ માટે બનાવવામાં આવે છે તે દેશ માટે 20 વર્ષ 50 વર્ષ પણ હોઈ શકે છે જેને લાંબા ગાળાના બજેટ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ લાંબા ગાળાના બજેટ ને ટૂંકા ગાળાના લક્ષ્યોમાં વહેંચવામાં આવશે જેને ટૂંકા ગાળાના બજેટ તરીકે ગણવામાં આવશે સામાન્ય રીતે તે એક વર્ષ અથવા એક વર્ષ કરતા ઓછા સમય માટે તૈયાર કરવામાં આવે છે તેથી રોકડ બજેટ અથવા ઉત્પાદન બજેટ અથવા ખરીદ બજેટ જેવા બજેટ્સ તેઓ સામાન્ય રીતે ખૂબ ટૂંકા ગાળા માટે હોય છે તે 1 વર્ષ અથવા 3 મહિના અને તેથી વધુ હોઈ શકે છે તમે વર્તમાન બજેટ પણ બનાવી શકો છો જે એક મહિના માટે અથવા એક અઠવાડિયા માટે કહી શકાય જે વર્તમાન બજેટ તરીકે કહી શકાય હવે બજેટ માં આગળની મહત્વપૂર્ણ ખ્યાલ પર આવીને તે શૂન્ય બેઝ બજેટિંગ તરીકે ઓળખાય છે હવે જેમ તમે જાણો છો કે મોટાભાગના બજેટ્સ છેલ્લા વર્ષો અથવા છેલ્લા સમયગાળાના બજેટ બજેટ પર આધારિત છે તેથી જ્યારે તમે વર્તમાન સમયગાળા માટે બજેટ બનાવવા માંગતા હો ત્યારે તમે છેલ્લી અવધિનું બજેટ લેશો અને પછી તેની સરખામણી વર્તમાન બજેટ કરો બરાબર તેથી છેલ્લા સમયગાળાના બજેટ માં તમે બદલાવના દૃશ્ય મુજબ 5 ટકા 10 ટકા 15 ટકાનો ઉમેરો કરી વર્તમાન બજેટ બનાવી શકો છો પરંતુ શૂન્ય બેઝબજેટ માં જે થાય છે તે તમે શરૂઆતથી શરૂ કરો છો તેથી તમે માની લો કે આ પહેલું બજેટ છે તેથી કોઈપણ વર્તમાન બજેટ સ્વીકારવામાં આવશે નહીં સિવાય કે તમે વર્તમાન સમયગાળા માટે ન્યાયી ઠરાવવા સક્ષમ નહીં હોવ તે પ્રકારની સિસ્ટમ શૂન્ય બેઝ બજેટિંગ તરીકે ઓળખાય છે સ્લાઇડ સ્લાઇડનો સંદર્ભ લો 2420 તેથી આ ઔપચારિક વ્યાખ્યા છે તેથી આ બજેટ બનાવવાની એક પદ્ધતિ છે જ્યાં દરેક ખર્ચના તત્વો અથવા દરેક પ્રવૃત્તિને તાજગી આપવી પડે છે તમે એમ કહીને ન્યાયી ઠેરવી શકતા નથી કે ગયા વર્ષે આપણે આ કર્યું છે તેથી આ વર્ષે પણ આ નાણાંને મંજૂરી આપો તેને મંજૂરી આપવામાં આવશે જો અને જો તે જરૂરી હોય તો જ તે જરૂરી છે તે છેલ્લા સમયગાળામાં મંજૂરી આપવામાં આવ્યું હતું કે નહીં તે ધ્યાનમાં લીધા વિના વર્તમાન સમયગાળા માટે તે ઉપયોગી છે તેથી વર્તમાન બજેટ પ્રક્રિયામાં ભંડોળ પ્રાપ્ત કરવા માટે દરેક પ્રવૃત્તિએ પોતાને એક તાજગી પૂરવાર કરવાની જરૂર છે તેથી દરેક પ્રવૃત્તિએ પોતાને ન્યાયી ઠેરવવા શરૂઆતથી વર્ચ્યુઅલ રીતે શરૂ કરવું પડશે હવે શૂન્ય બેઝ બજેટના ઘણા ફાયદા છે કારણ કે આ એક ખૂબ વ્યવસ્થિત અભિગમ છે જ્યાં બધી પ્રવૃત્તિઓ તેમની પ્રસ્તુતિઓ બનાવે છે તેમનો ક્રમ અને પસંદગીના ક્રમમાં દુર્લભ સંસાધનોની ફાળવણી કરવામાં આવે છે તેથી તે પરંપરાગત બજેટ કરતા સંસાધનોની વધુ સારી ફાળવણીનું કામ કરે છે હવે દર વર્ષે વાજબી ઠરાવવાને કારણે માત્ર નિર્ણાયક પ્રવૃત્તિઓ લેવામાં આવે છે રિસોર્સ ને ફરીથી સ્થાનાંતરિત કરવાની તક છે કારણ કે હવે જ્યારે પણ બજેટનો સ્ત્રોત કરવામાં આવશે ત્યારે ખર્ચ લાભ વિશ્લેષણ કરવામાં આવશે અને ઘણાં વ્યર્થ ખર્ચની ઓળખ થાય છે લાંબા સમયગાળામાં તમને ઘણાં બધાં ખરાબ કામો થઈ શકે છે તમે કદાચ અમુક ખર્ચો કરી રહ્યા છો જે આજે અનિચ્છનીય છે પરંતુ તે ફક્ત પરંપરાગત બજેટિંગ પદ્ધતિને કારણે ચાલુ રહે છે શૂન્ય બેઝ બજેટમાં આવા ખર્ચની ઓળખ કરવામાં આવે છે અને પછી તે દૂર કરી શકાય છે શૂન્ય બેઝ બજેટ માં કેટલીક સમસ્યાઓ પણ છે કારણ કે તે ખૂબ જ સમય માંગી લેતી પ્રક્રિયા છે બજેટ ને મંજૂરી આપવામાં લાંબો સમય લાગે છે અને ત્યાં લોકોએ રસ બગાડ્યો છે તેથી તેઓ સામાન્ય રીતે શૂન્ય બજેટ સિસ્ટમનો વિરોધ કરે છે તેથી જ સરકારો અથવા તો સંસ્થાઓને પણ ઝેડબીબી સિસ્ટમ અમલમાં મૂકવી ખૂબ જ મુશ્કેલ લાગે છે પરંતુ ફાયદાઓને ધ્યાનમાં લેતા તે ખૂબ જ ઉપયોગી ખ્યાલ તરીકે ચાલુ રહે છે અને જ્યાં ત્યાં પૂરતી તકો હોય ત્યાં તેનો ઉપયોગ કરી શકાય છે સમય અને યોગ્ય મૂલ્યાંકન થવાની સંભાવના છે તેથી અમે બજેટના વિવિધ ખ્યાલો પર ચર્ચા કરી છે આ સાથે આપણે અહીં રોકાઈશું